નમસ્તે છેલ્લા સત્રોમાં અમે સીવીપી વિશ્લેષણ બીઇપી વિશ્લેષણ અને તેના ઉપયોગની ચર્ચા નિર્ણય લેવામાં કરી હતી અમે વિવિધ પ્રકારો ના ઉત્પાદન મિશ્રણ માટે બીઇપી પીવી અને સલામતી નો ગાળોની ગણતરી કેટલાક કેસોમાં ચર્ચા કરી અને યોગ્ય ઉત્પાદન મિશ્રણ સૂચવ્યું અમે કર્મચારીઓને સૂચવેલા વેતન અને ઉત્પાદકતાના સોદાનો પણ અભ્યાસ કર્યો આજે આપણે ચોથા કેસની ચર્ચા કરીશું હું આશા રાખું છું કે તમે પ્રિન્ટઆઉટ લાવીયા હશે જો તમે પ્રિન્ટઆઉટ ન લાવીયા હોય તો મારી સાથે કેસ હલ કરી શકો છો તેથી તમને જાતે સમાધાન શોધવાનો અનુભવ થશે તો કેસ 4 આયુર ફાર્મા ત્રણ ઉત્પાદનોનું ઉત્પાદન કરી રહ્યું છે કિંમતની વિગતોમાં ત્રણ ઉત્પાદનો માટે વેચાણ માલ સામાન મજૂર ખર્ચ ચલિત પરોક્ષ અને સ્થિર પરોક્ષ આપવામાં આવ્યું છે કંપની કાચા માલની આયાત કરે છે અને વહીવટ નફામાં સુધારો લાવવા માટે ઉત્પાદનની એક લાઇન બંધ કરીને અન્ય બે લાઇનો માટે માલ સામાનનો ઉપયોગ કરવાની યોજના બનાવી રહી છે નફો સુધારવા માટે એક લાઇન બંધ કરવા માટે અહેવાલ તૈયાર કરો તે એક નાનો કેસ છે તમે તે કેવી રીતે કરશો તેથી વહીવટ ઉત્પાદન લાઇન માંથી એકને બંધ કરવા માંગે છે તે કાયમ માટે બંધ થવાનું નથી નફામાં કેવી રીતે સુધારો થઈ શકે આ કેસમાં જોઈશું હવે તેને કેવી રીતે હલ કરશો પ્રથમ મૂળભૂત ગણતરી કરો દરેક ઉત્પાદન લાઇન માટે વેચાણ અને તમામ ખર્ચ આંકડા લઈને નફાની ગણતરી કરો વર્તમાન આંકડાના આધારે પછી નક્કી કરો કે કઈ પ્રોડક્ટ લાઇન બંધ કરી શકાય છે તેથી આ XYZ ની ત્રણ ઉત્પાદન લાઇનનો વર્તમાન આંકડા છે ઉત્પાદન શીટ બનાવો પ્રથમ આપણે નફાની ગણતરી કરવાનું નક્કી કરવું પડશે હવે નિર્ણય લેવા માટે અમે પીવી રેશિયો ફાળો વગેરેની ગણતરી કરીશું તમે ખર્ચને ચલિત અને સ્થિરમાં અલગવ કરો તેથી અમે ફાળોના આધારે પીવી રેશિયોની ગણતરી કરી શકીએ છીએ હવે ત્રણ કૉલમ બનાવો અને વર્તમાન આંકડાના આધારે નફાની ગણતરી કરો તેથી તમે જાણો છો કે ચલિત ખર્ચ પ્રત્યક્ષ ખર્ચ છે તેથી ડીએમ એ પ્રત્યક્ષ માલ સામાન છે ડીએલ પ્રત્યક્ષ મજૂરી છે અને ચલિત પરોક્ષ ચલિત ખર્ચ છે પહેલા ત્રણેય ઉત્પાદનોની ચલિત ખર્ચ લખો પછી કુલ ચલિત ખર્ચ લો અને ફાળોની ગણતરી કરો મારી સાથે કરો ઉત્પાદન X માટે ચલિત ખર્ચ 140000 છે તેથી 200000 ના વેચાણ માંથી 140000 બાદ કરીએ તો તમને 60000 નો ફાળો મળશે તે જ રીતે ઉત્પાદન Y નું કુલ ચલિત ખર્ચ 190000 છે અને ફાળો 210000 છે જ્યારે કે ઉત્પાદન Z માટે ફાળો 75000 છે ત્રણ સ્થિર ખર્ચ આપવામાં આવ્યું છે સ્થિર ખર્ચને ઘટાડવાનો પ્રયાસ કરો અને ત્રણેય ઉત્પાદનોની નફાની ગણતરી કરો તેથી તે X Y Z માટે 25000 160000 અને 50000 છે હવે સવાલ એ છે કે જો કોઈ એક ઉત્પાદન લાઇનને થોડા સમય માટે બંધ કરવાની જરૂર હોય તો કઇ ઉત્પાદન લાઇનને બંધ કરવી જોઈએ તો તમે શું સૂચવશો શું આપણે X ને બંધ કરીશું કારણ કે તેનાથી નફો અને વેચાણ સૌથી ઓછો છે શું વેચાણ અથવા નફા સિવાય બીજું કંઈ છે ચાલો પીવી રેશિયોની ગણતરી કરીએ તમે સૂત્ર જાણો છો તે ફાળોને વેચાણ દ્વારા વિભાજન કરો લખો કે તે 0 3 0 525 અને 0 નિરપેક્ષ ફાળામાં X 60 Y 10 અને Z 75 છે તેથી X અને Z નો પીવી રેશિયો Y બરાબર છે કારણ કે તેમાં સારી નફાકારકતા છે તમે પ્રમાણના શરતોને જોઈ શકો છો તમને શું લાગે છે આપણે X ને બંધ કરવું જોઈએ કારણ કે પીવી રેશિયો X અને Z માટે બરાબર છે અથવા અન્ય કોઈ ગણતરી કરવાની જરૂર છે મને લાગે છે કે તમે એક બીજી રીતે કરી શકો છો તમે સમતૂર બિંદુની ગણતરી કરી શકો છો સમતૂર બિંદુનું સૂત્ર શું છે સમતૂર બિંદુમાં અમારે સ્થિર ખર્ચની પુનઃપ્રાપ્ત કરવી પડશે તમે જાણો છો ને સ્થિર ખર્ચ શું છે તેથી સ્થિર ખર્ચને બીઈપી દ્વારા વિભાજન કરવામાં આવે છે બીઇપીનું સૂત્ર શું છે તમને 2 સૂત્રો યાદ છે એક સૂત્રમાં FC ને એકમ દીઠ ફાળા દ્વારા વિભાજન કરીશું પરંતુ એકમોની સંખ્યા ખબર નથી તેથી આ સૂત્રનો ઉપયોગ ના કરી શકાય ઉત્પાદન એક જ પ્રકારનું નથી પરંતુ આપણે પીવી રેશિયો જાણીએ છીએ તેથી બીજો સૂત્ર એ પીસી રેશિયો દ્વારા વિભાજિત FC નો કાળો છે તેથી આ સૂત્રથી આપણે બીઈપીની ગણતરી કરીશું તેથી 116667 95238 અને 83333 સમતૂર બિંદુ છે તેથી સમતૂર બિંદુના આધારે કયું ઉત્પાદન સારું નથી તે ઉત્પાદન X છે કારણ કે X માં બીઈપી સૌથી વધુ છે તેથી X નું ઉત્પાદન બંધ થઈ શકે છે શું તમે સહમત થાઓ છો ચાલો ફરીથી ઉદાહરણને વાંચીએ તે ખૂબ નાનો કેસ છે કંપની કાચા માલની આયાત કરી રહી છે અને તેથી મેનેજમેન્ટ તેની એક ઉત્પાદન લાઇન બંધ કરવા માંગે છે અન્ય બે લાઇનો માટે માલને બંધ કરવા અને તેનો ઉપયોગ કરવાનો ઉદ્દેશ આયાતી કાચા માલની ઓછો પુરવઠા ને કારણે છે કંપની કાચા માલનો શ્રેષ્ઠ ઉપયોગ કરવા માંગે છે તેથી કાચા માલનો ઉપયોગ ઓછા નફાકારક ઉત્પાદન માટે થવો જોઈએ નહીં તેનો ઉપયોગ વધુ નફાકારક ઉત્પાદન માટે થવો જોઈએ હવે તમે અહીં શું જોઈ રહિયા છો નિર્ણય લેવાનો આધાર શું હશે ત્રણ ઉત્પાદનોની રેન્કિંગ માટે અમે ગણતરીઓ જોઈશું રેન્કિંગ એકમ દીઠ ફાળા પર આધારિત છે અમે પીવી રેશિયો અથવા નફાકારકતા અથવા બીઇપીના આધારે રેન્ક મેળવી શકીએ છીએ પરંતુ આ કેસમાં આમાંથી કોઈ ઉપયોગી નથી કારણ કે સંપૂર્ણ ધ્યાન કાચો માલના ઉપયોગ પર છે અમારે તે ઉત્પાદન શોધવું આવશ્યક છે જેમાં કાચા માલનો ઉપયોગ વધુ શ્રેષ્ઠ અથવા નફાકારક થઈ શકે તમે જાણો છો કે પરોક્ષ ખર્ચમાં કોઈ ફેરફાર થવાનો નથી તેથી નિર્ણય લેવા માટે તે ધ્યાનમાં લેવું યોગ્ય નથી તેથી અમારો નિર્ણય 60000 210000 અને 75000 ના ફાળા પર આધારિત છે જેનો વધુ ઉપયોગ થશે નહીં કારણ કે ફાળો કાચા માલનો ઉપયોગ કરીને મેળવવામાં આવ્યું છે અમારું મુખ્ય હેતુ કાચા માલનો વધુ શ્રેષ્ઠ રીતે ઉપયોગ કરવાનો છે તેથી અમે કાચા માલના વપરાશના રૂપિયા પ્રતિ ફાળાની ગણતરી કરીશું B9 B5 કાચા માલના વપરાશ દીઠ ફાળાનો સૂત્ર છે તેથી X અને Z માટે 0 6 છે અને વધુ સારું 1 4 Y માટે છે રેન્કિંગ મુજબ તે 2 1 અને 2 છે કારણ કે તે સ્પષ્ટ છે કે પ્રત્યક્ષ માલ સામાનના વપરાશ મુજબ X અને Z બંનેનો ફાળો સમાન છે તેથી જ રેન્ક 2 છે Y શા માટે શ્રેષ્ઠ છે તેથી અમે સ્પષ્ટ છીએ કે Y બંધ ન કરવો જોઇએ X અને Z વચ્ચે કયું પહેલા બંધ થઈ શકે છે ઓછા નફાને કારણે X બંધ થઈ શકે છે તેથી તમે જાણો છો કે Y શ્રેષ્ઠ ઉત્પાદન છે અને તે બંધ થવું જોઈએ નહીં પરંતુ X અને Z વચ્ચે કોઈ એકને પ્રાથમિકતા આપવી પડશે શું આપણે X ને બંધ કરવો જોઈએ કારણ કે તેનો ફાયદો ઓછો છે પરંતુ તે ભ્રામક છે અમારું મુખ્ય ઉદ્દેશ વધુ નફાકારક ઉત્પાદન માટે કાચા માલનો ઉપયોગ કરવાનો છે અને અહીં વધુ નફાકારક ઉત્પાદન Y છે તેથી ઉત્પાદન X અને Z માંથી વધુ કાચા માલનો ઉપયોગ સેમા થાય છે તે જોઈએ તમે જોશો કે Z વધુ કાચા માલનો ઉપયોગ કરી રહ્યું છે જેનો અર્થ છે કે જો આપણે Z ને બંધ કરીએ તો આપણે 125000 વધુ કાચા માલ મેળવી શકીએ જે Y પર વાપરી શકાશે અને વધુ નફાકારક રીતે ઉપયોગ કરી શકીએ તેથી Z ને બંધ કરવું વધુ સારું છે શું તમે બધા સહમત છો હવે ચાલો તપાસો કે તે વધુ નફો આપે છે કે નહીં જો હા તો કેટલું આ ત્રણ ઉત્પાદનોમાંથી કુલ નફો 235000 છે અમે Z ને બંધ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ જેથી Z 125000 રૂપિયા કાચા માલની છુટું કરશે જેનો ઉપયોગ Y માટે કરવામાં આવશે એટલે કે કાચા માલની બાબતમાં Z માટે કાચો માલ 125000 થી ઓછો થશે અને Y માટે 125000 થી કાચા માલનો વધારો થશે હવે ફાળામાં કેટલો વધારો થશે અમે સૂત્ર જાણીએ છીએ કે ઉત્પાદન Z ફાળા માટે કાચા માલના વપરાશ દીઠ 0 6 છે પરંતુ Y માટે તે 1 4 છે તેનો અર્થ એ કે 125000 Z માટે 75000 નું ફાળા ઉત્પન્ન કરી રહ્યું છે હવે જે કાચા માલનો આપણે ઉપયોગ કરીશું તે 1 4 ગણા થશે Z થી 75000 ફાળો ઘટી જશે જ્યારે કે Y થી 75000 તમને કેવી રીતે મળશે 125000 ને 0 6 દ્વારા ગુણાકાર કરવાથી મળશે પરંતુ જો તમે કાચો માલ Y પર વપરાશ કરશો તો 125000 વધારાનો કાચો માલ ફાળો ઉત્પન્ન થશે તેને 1 4 દ્વારા ગુણાકાર કરો તો 175000 વધારાનો ફાળો ઉત્પન્ન થશે પરંતુ 75000 જેટલો ફાળો ઘટી પણ જશે તેથી 100000 વધારાનો ફાળો છે તમે સમજી ગયા મને લાગે છે કે તમે સમજી ગયા છો કોઈ ગણતરીની જરૂર નથી અમે યોગ્ય રીતે ગણતરી કરવાનો પ્રયાસ કરીશું આપણે અહીં જે કર્યું તે શોર્ટકટ હતું તે બતાવે છે કે ફાળો 100000 થી વધશે સ્થિર ખર્ચમાં ફેરફાર હોવાથી નફો 100000 થી વધશે તેથી નફો 235000 થી વધીને 335000 થઈ જશે પરંતુ હું તમને યોગ્ય ગણતરી બતાવીશ મારી સાથે કરો ચાલો ફરી એક વાર નફાકારકતાનું નિવેદન કરીએ X Z અને Y ના નવા વેચાણની ગણતરી કરો કોઈ નવું વેચાણ નથી થયું કારણ કે Z સંપૂર્ણ રીતે Y માટે બંધ કરવામાં આવ્યું છે તેથી નવું વેચાણ કેટલું થશે નવું વેચાણ 733333 થશે શું તમે તેની ગણતરી કરી શકો છો કારણ કે હવે તમે 275000 ને મંજૂરી આપી રહ્યાં છો હવે તમને Y માટે થોડોક વધારાનો કાચો માલ મળી રહ્યો છે અને તેમની પાસે પૂરતી ક્ષમતા છે તેથી તે Y નું 1 833 ગણા વધુ ઉત્પાદન છે તે શક્ય છે 275000150000 નો ગુણોત્તર છે મને આશા છે કે તમે સમજી ગયા છો જો તમે સમજી ન શક્યા હોય તો હું ફરીથી સમજાવીશ તમે જોઈ શકો છો કે Y માટે કાચા માલનો વપરાશ 150000 હતો હવે તેમને 125000 નો વધારાનો કાચો માલ મળી રહ્યો છે જેનો અર્થ છે કે નવા કાચા માલનો વપરાશ 275000 થશે 275000150000 એ ઉત્પાદનનું નવું સ્તર છે તમે જાણો છો કે કાચો માલ ચલિત ખર્ચ છે તેથી કાચો માલ વધશે તો ચલિત ખર્ચમાં અને વેચાણમાં પણ વધારો થશે તેથી જ Y ની ક્ષમતામાં આ વધારો 1 83333 ગણો છે હવે ચાલો આપણે બધા ખર્ચ ફરીથી જોઈએ Y 1 83 ગણી વધશે કાચા માલની ગણતરી કરવાની જરૂર નથી કારણ કે આપણે પહેલેથી જ જાણીએ છીએ કે તે 150000 વત્તા 125000 છે પરંતુ હજી પણ ફરીથી જોઈએ તો તે 275000 છે પ્રત્યક્ષ મજૂરી અને ચલિત પરોક્ષને ફરીથી ગણવામાં આવ્યું છે નવા VC ની ગણતરી કરો નવી ચલિત ખર્ચ કુલ 275000 36666 67 36666 67 348333 ની બરાબર છે હવે 733333 ને 3483333 થી ઓછા કરીયે તો નવો ફાળો 385000 મળશે તમે તેની સરખામણી જૂના ફાળો સાથે કરી શકો છો જે 210000 હતું તેથી વધુ સારી રીતે ઉપયોગ કરવાને કારણે ફાળો ખૂબ વધ્યો છે તે 210000 વધીને 380000 થયો છે અને તે વધારાનો ફાળો છે હવે ચાલો આપણે X ને જઈએ એના આંકડામાં કોઈ ફેરફાર નથી થયું Y વિશે જોઈશું Y માં પણ કોઈ ફેરફાર થયો નથી એક અર્થમાં તે 0 થઈ ગયું છે પહેલા Y માં થોડું ઉત્પાદન થયું હતું હવે Z નું ઉત્પાદન 0 થઈ ગયું છે પરંતુ ધ્યાન રાખો કે Z ની સ્થિર ખર્ચને ગણતરીમાં લેવામાં આવશે કારણ કે તે કાયમ માટે બંધ નથી Z ને કામચલાઉ બંધ કરવામાં આવ્યું છે તેના યંત્રોની જાળવણી વગેરે કરવામાં આવશે તેથી અમે નવા નફાની ગણતરી માટે સ્થિર ખર્ચને લઈશું Y માટે X નો નવો નફો બદલાયો નથી નફો ખૂબ વધ્યો છે તમે અહીં જોઈ શકો છો કે તે 160000 હતું હવે Z માટે તે 335000 છે 25000 નું નુકસાન છે કારણ કે ત્યાં સ્થિર ખર્ચ છે પરંતુ વેચાણ અને ચલિત ખર્ચમાં 0 છે તેથી તમે જોઈ શકો છો કે કુલ નફો 335000 છે અગાઉ તે 235000 હતો અને 100000 જેટલો નફામાં વધારો થયો છે જો તમે કુલનો ગુણાકાર લેશો તો તમને ખ્યાલ આવશે કે નવું ફાળો 445000 છે અને સ્થિર ખર્ચ બદલાયો નથી તેથી નફો 335000 છે નવો પીવી રેશિયો અને બીઈપી કેટલુ છે સુધારેલા પીવી રેશિયો અને બીઇપીની ગણતરી કરો X અને Y માટે પીવી રેશિયો સમાન રહેશે અમે Z નું ઉત્પાદન કરવાનું બંધ કર્યું છે પરંતુ X અને Y ના ઓપરેશન સ્તરને બદલીને જોઈ શકીએ છીએ પરંતુ પીવી રેશિયો બદલાતો નથી તેથી સમતૂર બિંદુ પણ બદલાશે નહીં અહીં Y ની ક્ષમતાના ઉપયોગમાં વધારો થયો છે તેથી Z ને ઘટાડો અને તમે જોઈ શકો છો કે ત્યાં નફામાં 235000 થી 335000 વધારો થયો છે આ પણ એક ઉત્પાદન મિશ્રિત સમસ્યા છે જ્યાં આપણે ઉત્પાદન મિશ્રણનો સુધારો કર્યો છે તમારી પાસે કોઈ અન્ય સૂચનો હોય તો આપી શકો છો એક ઉત્પાદન લાઇન બંધ કરવા માટે અને નફાકારકતામાં સુધારો કરવા માટે એક જાણ તૈયાર કરો આ એક સારુ ઉપાય છે કે Z ને બંધ કરવાથી નફામાં 335000 નો સુધારો થાય છે શું તમે કોઈ અન્ય સૂચ કરવા માંગો છો મને લાગે છે કે તમે ઉત્પાદન X ને બંધ કરવા કંપનીને સૂચન આપી શકો છો કારણ કે ઉત્પાદન X માં પણ કાચા માલના વપરાશ દીઠ ફાળો 0 6 છે જ્યારે કે Y માં 1 4 વધુ નફાકારક છે તેથી જો તમે 100000 નો કાચો માલ છૂટુ કરશો તો 0 8 જેટલો વધુ સારુ ઉપયોગ થાય છે નફાકારકતામાં 80000 નો વધારો થશે તેમ છતાં વધુ સારી સમજ માટે પૂછવામાં આવ્યું નથી તમે આગળ વિચારી શકો છો કે X ને બંધ કરવું અને એના કાચા માલને ટ્રાન્સફર કરવું તે કેવી રીતે નફાકારકતામાં સુધારો કરશે આપણે ધ્યાનમાં લેવું પડશે કે Y નો કેટલો માંગ છે કારણ કે હવે અમે Y નું વેચાણ વધારવાના છીએ બીજું કંપની 2 ઉત્પાદનોનું ઉત્પાદન બંધ કરી શકશે નહીં કારણ કે કંપની ફક્ત એક જ ઉત્પાદન પર આધારીત છે હાલમાં તેમની પાસે ત્રણ ઉત્પાદનો છે તેઓએ Z ને બંધ કરવાનો નિર્ણય લીધો છે જો તેઓ X ને પણ બંધ કરશે તો તેઓ ફક્ત એક જ ઉત્પાદન Y પર આધારિત રહેશે તેથી કંપનીનું જોખમ વધે છે આ ગુણાત્મક મુદ્દાઓ છે જ્યાં સુધી આ કેસની વાત છે કે Z ને બંધ કરો અને Y પર વપરાશ કરો અન્ય બાબતોનું ધ્યાન રાખીને X ને બંધ કરીને Y માટે કાચા માલનો ઉપયોગ કરવાની સંભાવના છે શું તમારી પાસે કોઈ અન્ય સૂચન છે ત્યાં પણ Z ને કાયમ માટે બંધ કરવાની સંભાવના છે કારણ કે તે 25000 સુધી ખર્ચમાં ઘટાડો કરશે પરંતુ કંપનીએ તપાસ કરવી પડશે કે લાંબા ગાળાના ગ્રાહકોનું શું થશે શું આપણો બજાર હિસ્સો ઘટાડશે Z બંધ કરવામાં કોઈ જોખમ તો નથી આ બધા ગુણાત્મક કારણો છે જેનો અમને કાયમી ધોરણે બંધ કરવાનો નિર્ણય લેતા પહેલા કંપનીએ ધ્યાનમાં લેવાનું રહેશે જેમ કે આપણે પહેલા સીમાંત પડતર પદ્ધતિ અથવા સીવીપીની તકનીક પર ચર્ચા કરી છે તેનો ઉપયોગ ટૂંકા ગાળાના નિર્ણયો માટે થાય છે તે તમને કેટલાક વધારાના અભ્યાસ દ્વારા લાંબા ગાળાના નિર્ણય માટેના સંકેતો આપી શકે છે અને બજાર સંશોધન કંપની તેના ઇનપુટ્સના આધારે લાંબા ગાળાના નિર્ણય લઈ શકે છે અથવા નહીં પણ લઈ શકે પહેલાના એક કેસમાં અમે ઉત્પાદનના મિશ્રણ વિશે ચર્ચા કરી હતી આયુર ફાર્માનો આ કેસ પણ પ્રોડક્ટ મિક્સનો છે જ્યાં આપણે પ્રોડક્ટ મિક્સને સુધારી રહ્યા છીએ પરંતુ તેમાં એક સુવિધા છે કે ઉત્પાદનના કાચા માલનો ટૂંકા પુરવઠામાં છે તેથી આમાં નિર્ણય કાચા માલનો વધુ સારા ઉપયોગ વિશે છે આવી સ્થિતિમાં કાચા માલને મહત્વપૂર્ણ પરિબળો અથવા મુખ્ય બજેટરી પરિબળ માનવામાં આવે છે જેમ કે આ કેસમાં કાચો માલ ટૂંકા પુરવઠામાં છે તેથી આપણે કયા અન્ય પરિબળો વિશે વિચારી શકીએ છીએ કેટલીકવાર મજૂર પણ ટૂંકા પુરવઠામાં હોય છે જો મજૂરીના કલાકોની સંખ્યા ઓછી હોય તો નિર્ણય મજૂરી કલાક દીઠ ફાળા પર આધારિત છે જો કુલ મજૂરી ખર્ચ ટૂંકા પુરવઠામાં હોય તો તે મજૂર ખર્ચ દીઠ ફાળો આપી શકે છે જેમ કે આ કેસમાં તે કાચા માલ પર હતું કેટલીકવાર વીજળીનો ટૂંકા સપ્લાય થાય છે તે પછી તે વીજળી દીઠ ફાળો મેગાવાટમાં હોય છે કેટલીકવાર કુલ વેચાણ રૂપિયાના સંદર્ભમાં અથવા બજાર આધારે મર્યાદિત હોય છે તો પછી નિર્ણય કેવી રીતે લેવો કારણ કે પીવી રેશિયો મેળવવા માટે ફાળા ને વેચાણ દ્વારા વિભાજન કરવામાં આવે છે કેટલીકવાર બજારની ક્ષમતા એકમની સંખ્યામાં મર્યાદિત હોય છે પછી તે નિર્ણય એકમ દીઠ ફાળો પર આધારિત હોય છે તેથી અમે મહત્વપૂર્ણ પરિબળોની ચર્ચા કરી છે સામાન્ય રીતે માત્ર એક પરિબળ ટૂંકા પુરવઠામાં હોય છે જેને મહત્વપૂર્ણ પરિબળ તરીકે ઓળખવામાં આવે છે કેટલીકવાર તેને લિમિટિંગ પરિબળ અથવા મુખ્ય બજેટરી પરિબળ ઓળખવામાં પણ આવે છે જ્યારે પણ કોઈ મહત્વપૂર્ણ પરિબળ આપવામાં આવે છે ત્યારે મુખ્યત્વે પરિબળ પર નિર્ણય આધારીત હોય છે કૃપા કરીને આ ધ્યાનમાં રાખો આપણે કેસ અહીં બંધ કરીશું નમસ્તે આભાર